તેથી આપણે બીજું ઉદાહરણ લઈશું પછી આપણે ઇન્ડક્ટર્સ પર જઈશું તેથી આ નીચેનું સમીકરણ એ વોલ્ટેજ પલ્સનું બીજું એક ઉદાહરણ છે જે 0 5 માઇક્રોફેરાડે ના ટર્મિનલ્સમાં નાખવામાં છે અને તે 0 કરતા ઓછા t માટે vt 0 વોલ્ટ આપવામાં આવે છે તે 0 કરતા ઓછું છે તેથી તે 0 થી 1 સેકંડની વચ્ચે t માં 4 t વોલ્ટ છે અને તમારું 4 e t 1 વોલ્ટ જ્યારે t એ 1 કરતા વધારે હોય છે પરંતુ મારો અર્થ 1 અને અનંતની વચ્ચે છે vt કેટલાક સમય માટે 0 વોલ્ટ 0 થી ઓછા અને 4 t વોલ્ટ 20 જે 0 કરતાં વધુ અને 1 કરતાં ઓછા અને 4 e t 1 માં t એ 1 કરતા વધારે અને અનંત કરતા ઓછા છે તેથી કેપેસિટર કરંટ પાવર અને પાવર ની અભિવ્યક્તિ મેળવવા માટે આ પ્રથમ વસ્તુ છે ઊર્જાને સમયના વિધેય તરીકે સ્કેચ કરો પછી જ્યારે કેપેસિટર માં ઊર્જા સંગ્રહિત થઈ રહી છે ત્યારે સમય અંતરાલ નિર્દિષ્ટ કરો અને જ્યારે કેપેસિટર દ્વારા ઊર્જા વિતરિત કરવામાં આવે ત્યારે સમય સાથે સંકલન કરો અને સંકલનનું મૂલ્યાંકન કરો 0 થી 1 pdtp પાવર અને 1 થી અનંત pdt છે અને તેમના મહત્વ પર ટિપ્પણી કરો તે સમીકરણ 5 માંથી છે કે i C dvdt C ને 0 5 માઇક્રોફેરાડે આપવામાં આવે છે જે 0 5 10 6 ફરાડ છે કેપેસિટર કરંટ માટે t અભિવ્યક્તિ આપવામાં આવે છે કારણ કે મારો અર્થ ફક્ત દરેક સંકલન i C dvdt C માટે છે તેથી પ્રથમ કેસ વોલ્ટેજ 0 હતો તેથી સી તમારા i C dvdt C 0 તેથી તે 0 થી 0 t કરતા ઓછું છે અને પછી બીજા કિસ્સામાં 0 અને 1 vt 4 t વચ્ચે છે તેથીતેને વિકલન કરો તેના સંદર્ભમાં 4 અને C દ્વારા ગુણાકાર છે તેથી તે 2 માઇક્રો એમ્પીયર હશે કારણ કે 10 પાવર 6 અહીં છે જ્યાં t એ 0 કરતા વધારે અને 1 કરતા ઓછી છે અને ત્રીજી તે આપી છે 4 તે e t 1 માં આપવામાં આવી છે 1 તેનો ઉદ્દેશ્ય લો C dvdt 5 ની પાવર માટે 10 છે C જે ફેરાડે 4 e t 1મૂલ્ય છે 4 e t 1 t તેથી તે છે 2 e t 1 t અનંત કરતાં 1 કરતા ઓછી t માટે માઇક્રો એમ્પીયર છે તેથી તે પાવરની અભિવ્યક્તિ v i તેથી આ તમારો v I હું તેને ચિહ્નિત કરતો નથી તે સમજી શકાય તેવું v i છે તેથી v 0 થી 4 0 કરતા ઓછું છે તેથી તે 0 વોટ અને પછી v 4 t અને i 2 માઇક્રો એમ્પીયર 2 માઇક્રો એમ્પીયર દ્વારા લખવું જોઈએ અહીં તે 0 કરતા ઓછા 1 કરતા વધુ t માટે લખેલું છે તેથી ગુણાકાર 2 દ્વારા તે 8 t માઇક્રો વોટ હશે તે માઇક્રો વોટ માં છે અને તેવું જ છે છેલ્લો એક 4 e t 1 હશે જે તમારી vt કરંટ છે 2 e પાવર માટે 2 માફ કરો t 1 જો ગુણાકાર છે તો તે હશે 8 e પાવર 2 t 1 તેથી આ અનંત કરતા 1 કરતા ઓછી t માટે માઇક્રો વોટ છે આ પાવર છે ઊર્જા અભિવ્યક્તિ નીચે મુજબ છે જે તમારા સમીકરણ 10 થી સીધા જ આવે છે તેથી જાણો અડધી શ્રેણીના વર્ગની ઊર્જા તેથી પ્રથમ એક v h 0 છે તેથી તે 0 છે બીજો કેસ તમારી v ને 4 t આપવામાં આવ્યો હતો તેથી ફક્ત C 0 5 10 ને પાવરમાં સરળ બનાવો 6 ફેરાડ તેથી અડધા C v 2 ને સરળ બનાવો 4 t 2 માઇક્રો જુલ આ તમારું છે તે તમારા કરતા ઓછા કરતા ઓછું હશે જ્યાં તેની બરાબર ચાલ્યા ગયા છે હું તેને સુધારી રહ્યો છું તેથી અને ત્રીજો કેસ અર્ધ C v2 તે પાવર માટે 4 e બનશે 2 માફ કરશો 2 t 1 માઇક્રો જુલ આ બધા માઇક્રો જુલ છે કૃપા કરીને તે કરો મેં તે એક સરળ વસ્તુ માટે કર્યું છે તેથી આ તમારું ઊર્જા અભિવ્યક્તિ છે હવે મને તે સમજાવા દો તેથી આકૃતિ 7 ઉર્જા કાર્યનું આલેખ બતાવે છે તેથી 1 એ 4 t 2 માઇક્રો જુલ છે તેથી લાગે છે કે પહેલો ભાગ 0 થી 1 સુધીનો હશે તેથી તે પરવલયમાં લાગે છે અને પછી 4 e પાવરમાં 2 t 1 માઇક્રો જુલ છે તેથી તેમાં ઘટાડો થાય છે તેથી આ બાજુ માઇક્રો જુલ ની દ્રષ્ટિએ w છે અને આ સમયનો સમય તમારા x અક્ષ નો છે તમારો સમય બીજો છે જો આલેખ તે આના માટે 4 t 2 છે અને પછી તમારો છે કે જેનો બીજો ભાગ 1 કરતાં ઓછી t માં છે અનંત કરતાં તેથી આ તમારું 4 e આ ભાગ છે 4 e પાવર 2 t 1 આ ભાગ 4 t 2 છે અને આ ભાગ 4 e પાવર છે 2 તમારો t 1 તેથી આ તમારું ઉર્જા આલેખ એ વિધેય આલેખ છે હવે ઉર્જા બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ પાવર સકારાત્મક હોય ત્યારે ઊર્જા કેપેસિટર માં સંગ્રહિત કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે જ્યારે પાવર સકારાત્મક છે કે ઊર્જા સંગ્રહિત થઈ રહી છે તેથી જો પાવર અભિવ્યક્તિને જોશો તો તે 8t માઇક્રો વોટ છે તેથી તે સકારાત્મક છે તેનો અર્થ છે કે ઉર્જા સંગ્રહિત થઈ રહી છે અને જ્યારે પાવર નકારાત્મક હોય છે ત્યારે t એ 1 કરતા વધારે અને અનંત કરતા ઓછી અને નકારાત્મક હોય છે તેનો અર્થ એ છે કે પાવર પહોંચાડવામાં આવી રહી છે તેથી અહીં જ્યારે તમારી ઉર્જા કેપેસિટર માં સંગ્રહિત થઈ રહી છે જ્યારે પણ પાવર સકારાત્મક છે તેથી ર્જા અંતરાલમાં 0 થી 1 સેકંડમાં સંગ્રહિત કરવામાં આવી રહી છે અને જ્યારે પણ પાવર નકારાત્મક હોય ત્યારે કેપેસિટર દ્વારા ઉર્જા વિતરિત કરવામાં આવે છે આમ ઊર્જા જે t એ 1 સેકંડ કરતા વધારે માટે વિતરિત કરવામાં આવી રહી છે તેથી હવે પછી pdt નું એકીકરણ છે તેથી તે તે જ છે જો સમયગાળા સાથે સંકળાયેલ ઉર્જા એ સંકલન પરની મર્યાદાને અનુરૂપ હોય તેથી આમ પ્રથમ સંકલન એ કેપેસિટર માં સંગ્રહિત ઉર્જાને રજૂ કરે છે કારણ કે તેને 0 થી 1 pdt આપવામાં આવે છે જે તે p ની વચ્ચે હોય છે તે સકારાત્મક છે તેથી જો તે pdt તમારી pdt અને p v i આપવામાં આવે છે તો તે p v i આપ્યો છે તેથી તે તમારા માઇક્રો વોટ થી 8 t છે તેથી અહીં જોઈએ કે તે ઉર્જા સંગ્રહિત છે તેથી જ્યારે પણ બીજા સંકલનમાં જ્યારે કેપેસિટર દ્વારા અનંતમાં 1 સેકંડ અંતરાલમાં અથવા વિતરિત ઊર્જામાં રજૂ થાય છે તેથી જ્યારે 0 થી 1 pdt તે 0 થી 1 8 t dt સંકલનટ છે ત્યારે તે ચોક્કસ સંકલનમાં 4 માઇક્રો જુલ મેળવે છે અને 1 અનંતને મળે છે જ્યારે તે અનંત 1 છે અને તે સ્થિતિમાં 8 e પાવર 2 t તેથી સંકલન અને સરળ થશે 4 માઇક્રો જુલ તેથી ઊર્જા સંગ્રહિત ઊર્જા પહોંચાડવામાં જેથી તે ત્યાં મેળ ખાતી હોય છે તેથી કેપેસિટર પર લાગુ વોલ્ટેજ 0 પર પાછા આવે છે કારણ કે તમારી મર્યાદા વિના સમય વધે છે તેથી આ આદર્શ કેપેસિટર દ્વારા પરત ઊર્જા સંગ્રહિત ઊર્જા જેટલી હોવી જોઈએ તેથી આ અમારી સમજણ માટે આ ઉદાહરણ છે તેથી હવે પછી ઇન્ડક્ટર લઈશું તેથી તે પછી તમારા પ્રથમ ઓર્ડર સર્કિટ માં જશે તેથી ઇન્ડક્ટર્સ તેથી એક માત્ર જુઓ ઇન્ડક્ટર એ વિદ્યુત તત્વ છે જે તમારા ભૌતિકશાસ્ત્રના વિષયમાંથી થોડુંક વિદ્યુત પ્રવાહના કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે તેથી તે તેની આસપાસ વાયરની કોઇલથી બનેલો છે તમારી સહાયક કોર કે આ આંકડો 18 છે જેની સામગ્રી ચુંબકીય અથવા બિન ચુંબકીય હોઈ શકે છે તેથી આ કોઇલને વાળેલી છે અને આ મુખ્ય સામગ્રી છે તેથી ચાલો હું તેને સમજાવું જેથી આ તમારી આકૃતિ છે ઇન્ડક્ટર નો વર્તન ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઘટના પર આધારિત છે તેથી ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત અહીં ગતિ માં શું ચાર્જ છે જે કરંટ dq ભાગ્યા dt છે અથવા ગતિમાં કરંટ ચાર્જ છે જે i dq ભાગ્યા dt કરંટ છે જો કરંટ એ સમય મુજબ જાણે છે કે તે સમય સાથે ભિન્ન હોય છે તો પછી ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે તેથી ચુંબકીય ક્ષેત્રમાં ભિન્ન સમય આ ક્ષેત્ર દ્વારા જોડાયેલા કોઈપણ વાહકમાં વોલ્ટેજ પ્રેરિત કરે છે ઇન્ડક્ટન્સ ના સર્કિટ પરિમાણનો સર્કિટ પરિમાણ તમારા કરંટ થી પ્રેરિત વોલ્ટેજ ને સંબંધિત છે આ સામાન્ય v L dy ભાગ્યા dt તે પર આવશે તો ચાલો હું તેને સમજાવું તેથી જો કરંટ ને ઇન્ડક્ટર દ્વારા પસાર કરવાની મંજૂરી આપવામાં આવે છે તો તે મળ્યું છે કે ઇન્ડક્ટર ની તરફનો વોલ્ટેજ કરંટ ના ફેરફારના સમય દર સાથે સીધા પ્રમાણસર છે તેથી નિષ્ક્રિય ચિહ્ન કન્વેશન v L di dt નો ઉપયોગ કરીને થાય છે કહો કે આ સમીકરણ 20 છે જ્યાં L પ્રમાણસરતાનો અચળાંક હોય છે જેને આ જાણીને ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે ઇન્ડક્ટન્સ નું એકમ હેનરી છે અને ઇન્ડક્ટન્સ છે તેથી તે ઇન્ડક્ટન્સ છે જેના દ્વારા એક ઇન્ડક્ટર એ તેના દ્વારા વહેતા પ્રવાહના પરિવર્તનનો વિરોધ કરે છે તેને હેનરી માં દર્શાવવામાં આવે છે તેથી આ ખરેખર ઘણી વસ્તુઓ છે આ સરળ વસ્તુ છે પરંતુ ફક્ત આ પરિચય શરૂ કરવા માટે મેં થોડું લખ્યું છે તેથી ચાલો હું તેને સમજાવું જેથી ઇન્ડક્ટર્સ માટેના સર્કિટ પ્રતીકો આકૃતિ 9 માં બતાવ્યા પ્રમાણે નીચેના નિષ્ક્રિય સાઇન કન્વેન્શન છે આ તે તમારી આ એક તમારી e આ ઇન્ડક્ટર ની નિશાની છે જ્યારે તે એર કોર હોય ત્યારે તે અહીં છે તે એર કોર આકૃતિમાં લખી છે જ્યારે આ પ્રતીક છે ત્યાં તે આયર્ન કોર છે તે લખ્યું છે તે આયર્ન કોર છે જ્યારે આ વેરીએબલ સાઇન હોય ત્યાં એરો છે ત્યાં આ વેરીએબલ આયર્ન કોર છે તેથી આ તમારા ચિહ્નો છે જે તમારા ઇન્ડક્ટર્સ ને તમારા ઇન્ડક્ટર્સ ને કરે છે તેથી તે જ્યારે લખાય ત્યારે તે એર કોર છે જ્યારે 2 બાર બનાવો ત્યારે તે આયર્ન કોર છે અને જો તે વેરિયેબલ આયર્ન કોર હોય તો 2 બાર અને પછી એરો બનાવો તેથી આ ઇન્ડક્ટર નો પ્રતીક છે તેથી ચાલો હું તેને સમજાવું તેથી સમીકરણ 20 કે જે v L di dt છે જે ઇન્ડક્ટર માટેના સંબંધ માટેનું વોલ્ટેજ છે તેથી આ આકૃતિ 20 એ ઇન્ડક્ટર માટે ગ્રાફિકલી સંબંધ બતાવે છે જે ઇન્ડક્ટન્સ કરંટ થી ઇનડીપેનડેન્ટ છે કેપેસિટર ની જેમ R C dvdt જેવા ઇન્ડક્ટર ને રેખીય ઇન્ડક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે ઇન્ડક્ટર ઇનડીપેનડેન્ટ હોય ત્યારે L કરંટ થી ઇનડીપેનડેન્ટ હોય તો પછી આ બાજુ v y અક્ષ x x છે x axis didt અને સીધી રેખા પસાર એ શૂન્ય માંથી પસાર થતી હોય છે આ તે ઢાળ છે કે L ઢાળ ખરેખર આ કિસ્સામાં ઇન્ડક્ટર છે તેથી L એ કરંટ નું વિધેય નથી તેથી તે જરૂરિયાત છે પછી તે રેખીય ઇન્ડક્ટર છે તેથી આ વોલ્ટેજ કરંટ સંબંધ સરળ છે હવે જો v L didt એટલે કે લખો di 1L v dt આ સમીકરણ 21 છે હવે સંકલન પછી I 1 L હોવું જોઈએ અનંત t v dt vt dt vt એ આ સમીકરણ 22 છે તેથી જો કેપેસિટર અભીભુતી જેવું જ છે અને તે 1L t 0 to t vt dt વતા i t 0 હશે તે 0 તે સમીકરણ 20 3 છે જ્યાં i t 0 છે જેમ કે કેપેસિટર પણ કંઈક સમાન અભીભુતી દર્શાવે છે તે વચ્ચેના માટે કરંટ કરંટ અનંત t કરતા વધારે નથી અનંત t 0 કરતાં ઓછું છે અને i અનંત હંમેશા 0 લે છે તેથી I અનંત 0 બનાવવાનો વિચાર વ્યવહારુ અને વાજબી છે કારણ કે તેઓ ભૂતકાળમાં એક સમય હોવા જોઈએ જ્યારે ઇન્ડક્ટર માં કોઈ કરંટ ન હતો તેથી તે ફક્ત ભૂતકાળ છે તેથી કેટલાક સમયમાં ઇન્ડક્ટર માં કોઈ કરંટ ન હતો તેથી આ પ્રકારની ધારણા તે ખૂબ જ વ્યવહારુ છે તેથી i તેને અનંત તરીકે લખો અને ઇન્ડક્ટર ને પહોંચાડેલી પાવર p v I હશે તો v L didt i તેથી આ સમીકરણ 24 છે સંગ્રહિત ઉર્જા એ છે કે w અનંતથી t pdt એટલે કે અનંતથી t L didt i અને જો આ 1 ને જોડવું તો તે મૂળભૂત રીતે તે L હશે અનંતથી t i vi તેથી તે અર્ધ Li 2 t છે અડધા Li 2 t અનંત કે i અનંત 2 આ એક સમીકરણ છે 25 પરંતુ એ જોયું કે i અનંત 0 છે કારણ કે તે 0 i અનંત છે અનંત તેથી ઊર્જા સંગ્રહિત half Li 2 આ સમીકરણ 26 છે તેથી સમીકરણ 20 નો અર્થ એ કે આ સમીકરણ 20 તરીકે ઇન્ડ્રેક્ટરની નીચેના મહત્વપૂર્ણ ગુણધર્મો તરીકે નોંધી શકાય છે જેમ કે કેપેસિટર પણ કેટલીક મિલકતને સમાપ્ત કરે છે તો તે તે જ રીતે શુદ્ધ ઇન્ડક્ટર જોશે જે v સમીકરણ 20 v L didt છે તેથી તે સમીકરણ 20 પરથી નોંધ્યું છે કે જ્યારે કરંટ સ્થિર છે કારણ કે v L di dt જો અચળ હોઉં તો didt 0 તેથી એક ઇન્ડક્ટર માં વોલ્ટેજ 0 હોય છે તેથી એક ઇન્ડક્ટર DC થી શોર્ટ સર્કિટ જેવું કાર્ય કરે છે તેથી અનુમાન કરનાર DCથી શોર્ટ સર્કિટ જેવું કાર્ય કરે છે તેવું ધારીને આંકડાકીય સ્થિતિને હલ કરશે બીજું એક કે ઇન્ડક્ટર માં કરંટ છે તે તરત જ બદલી શકતો નથી તેથી આ કિસ્સામાં તમારા સમીકરણ 20 કે જે v L didt છે તે કરંટ માં ઇન્ડક્ટર માં થતાં અવિરત ફેરફારને અનંત વોલ્ટેજ ની જરૂર છે જે શારિરીક રીતે શક્ય નથી આમ એક ઇન્ડક્ટર એ કરંટ માં અચાનક પરિવર્તનનો વિરોધ કરે છે ઉદાહરણ તરીકે ઇન્ડક્ટર દ્વારા કરંટ આકૃતિ 21 એ માં બતાવેલ ફોર્મ લઈ શકે છે હું ત્યાં આવીશ જ્યારે ઇન્ડક્ટર કરંટ આકૃતિ 21 b માં બતાવેલ ફોર્મ લઈ શકશે નહીં આ સળંગ ના હોવાને લીધે વાસ્તવિક જીવનની સ્થિતિમાં લાવી શકું છું તેનો અર્થ એ કે આકૃતિમાં ઇન્ડક્ટર માટે આ પ્રકારનું પરિવર્તન તે બરાબર છે પરંતુ અચાનક અહીંથી સીધા તે 0 પર આવી રહ્યું છે તે વાસ્તવિક જીવનમાં શક્ય નથી તેથી આ પ્રકારનો વિરોધાભાસી શક્ય નથી તેથી આને ઇન્ડક્ટર દ્વારા કરંટ આપવામાં આવે છે જેને મંજૂરી નથી પરંતુ આ પ્રકારની વસ્તુને મંજૂરી નથી અને અચાનક પરિવર્તન ઇન્ડક્ટર માં શક્ય નથી જો કે એક ઇન્ડક્ટર માંનો વોલ્ટેજ અચાનક બદલાઈ શકે છે આગામી 1 એ એક આદર્શ ઇન્ડક્ટર છે જે ઉર્જાને વિખેરી નાખતું નથી ઇન્ડક્ટર માં સંગ્રહિત ઊર્જા પછીના સમયે મેળવી શકાય છે તે કેપેસિટર જેવું જ અભીભુતી છે જે પહેલા જેવું છે ઉર્જા સંગ્રહિત કરતી વખતે ઇન્ડક્ટર સર્કિટ માંથી પાવર લે છે અને તમારી પહેલાં સંગ્રહિત ઉર્જા પરત કરતી વખતે સર્કિટ માં પાવર પહોંચાડે છે તેથી જો વ્યવહારુ અને બિન આદર્શ ઇન્ડક્ટર માં નોંધપાત્ર અવરોધક ઘટક હોય તો તે તમારી આ હકીકતને કારણે નોંધપાત્ર અવરોધક ઘટક ધરાવે છે કે ઇન્ડક્ટર તમારા કોપરવાળું કન્ડકટીંગ સામગ્રી જેમ કે કોપરથી બનેલું છે જેમાં થોડો અવરોધ હોય છે અને તે પણ વાઈન્ડિંગ કેપેસિટેન્સ ને લીધે છે તમારા કેપેસીટીવ કપલિંગ ને કંડક્ટિંગ કોઇલ્સ વચ્ચે તેનો અર્થ એ કે તેનો અવરોધ પણ છે કેટલાક ક્ષમતાઓ પણ છે તેથી તે છે કે જે ઇન્ડક્ટર માટે ચોક્કસ સર્કિટ છે વ્યવહારીક રીતે ઇન્ડક્ટર પરંતુ સામાન્ય રીતે R w તે કોઇલને પ્રેરક કોઇલનો અવરોધ છે અને cw એ છે કે તમારી કેપેસિટન્સ તમારા વાઈન્ડિંગ ની વચ્ચે તમારા કપલિંગ કેપેસિટન્સ વચ્ચે કહે છે કે ઘણા વાઈન્ડિંગ્સ છે તેથી આને cup Cw કપ્લિંગ કેપેસિટર કહેવામાં આવે છે તેથી આ ઇન્ડક્ટર માટે ચોક્કસ સર્કિટ છે પરંતુ વાસ્તવિકતામાં Rw ખૂબ નજીવું છે અને cw પણ નહિવત્ છે તેથી ફક્ત પ્રારંભિક અવરોધને ધ્યાનમાં લો સામાન્ય રીતે કેટલાક સમસ્યાઓ માટે ધ્યાનમાં લેતા નથી કારણ કે પછીથી જોશે અને cw સામાન્ય રીતે જ્યાં સુધી આપણા સર્કિટ ને સર્કિટ વિશ્લેષણની બાબતમાં માનવામાં આવે છે ત્યાં સુધી આપણા માટે ધ્યાનમાં લેશે નહીં તેથી આકૃતિ 22 માં કે મેં કહ્યું હતું કે Rw ને વાઈન્ડિંગ અવરોધ અને કેપેસિટન્સ cw કહેવામાં આવે છે જેને વાઈન્ડિંગ કેપેસિટન્સ કહેવામાં આવે છે તેથી Rwની હાજરી બંનેને ઉર્જા સંગ્રહ ઉપકરણ બનાવે છે કારણ કે અવરોધ હોય છે અને પછી ઉર્જા વિસર્જન ઉપકરણ કારણ કે Rw અને cw ખૂબ જ નાનું હોવાથી અવરોધમાં આવે છે કે ગરમીના સ્વરૂપમાં ઇન્ડક્ટર સ્ટોર ઉર્જા એ લુપ્ત થઈ શકે છે અને તેથી તેઓ મોટા ભાગના કેસોમાં તેને અવગણી શકાય છે આગળ શ્રેણી અને સમાંતર ઇન્ડક્ટર્સ છે તેથી આ એક સરળ સર્કિટ છે કે તમારું 23 એન ઇન્ડક્ટર્સ નું શ્રેણીબદ્ધ સંયોજન બતાવે છે જ્યાં વોલ્ટેજ વી છે L 1 L 2 L 3 બધા LN પર છે બધા L 1 ની આ i વોલ્ટેજ માં વહેતા શ્રેણી પ્રવાહમાં જોડાયેલા છે v 1 છે અને L 2 v 2 માં L Nની જેમ આ 2 છે તેથી આ N ઇન્ડક્ટર નો શ્રેણી જોડાણ છે તેથી KVL લાગુ કરો પછી v v 1 plus v 2 up to v N સુધી આ સમકક્ષનો સરવાળો 27 લખો પછી અથવા or v L 1 didt plus L 2 d 2 by didt plus L 3 didt અને તેથી ઉપર LN di dt લો L 1 L 2 L 3 બધા સામાન્ય તેથી તે didt or v L eq didt હશે આ સમીકરણ 28 છે જ્યાં L L 1 વત્તા L 2 વત્તા L 3 એ L N સમીકરણ 29 સુધી છે તેથી સમીકરણ 24 એ શ્રેણી ઇન્ડક્ટર માટે સમાન સમકક્ષ બતાવે છે તે ઇન્ડક્ટર ના કેસ માટે આ એક અવરોધ જેવું છે જ્યારે તે શ્રેણીમાં અવરોધ જેવું હોય છે જ્યારે R1 R2 R3 બધા અવરોધ એક જ વસ્તુને શ્રેણીમાં જોડે છે પરંતુ ઇન્ડક્ટર પણ તેને જસ્ટ કરી દે છે તો આ એક સમકક્ષ સર્કિટ છે અને આ L eq L eq L 1 plus L 2 plus L 3 છે અને તેથી શ્રેણીના પ્રારંભક માટેના બધા ઇન્ડક્ટર્સ ને સમાન સમકક્ષ સર્કિટ પર છે તેથી શ્રેણીમાં ઇન્ડક્ટર ને શ્રેણીમાં અવરોધની બરાબર તે જ રીતે જોડવામાં આવે છે તેથી હવે તમારા એન ઇન્ડક્ટર્સ ના સમાંતર જોડાણને ધ્યાનમાં લો કે જે આકૃતિ 25 માં બતાવ્યા પ્રમાણે ઇન્ડક્ટર માં તે બધાની સમાન વોલ્ટેજ છે તો આ વોલ્ટેજ છે અને આ L 1 L 2 L 3 L L N સુધી બધા ઇન્ડક્ટર્સ સમાંતર રીતે જોડાયેલા છે અને આ કરંટ પ્રવેશ કરનાર છે i અને પછી i1 i2 i3 બધા કરંટ આ રીતે ઇન્ડક્ટર 1 ઇન્ડક્ટર 2 દ્વારા પસાર થાય છે તેથી કીર્ચોફ KCL પછી i i1 plus i2 up to iN છે જો તે it i i1 plus i2 plus i3 up to i N અને i i1 1L1 t 0 to t v dt plus i1 t 0 છે જે પ્રારંભિક ઇન્ડક્ટર કરંટ છે અથવા કેપેસિટર જેવું ગમે છે તે ગમે તે જ 1L 2 t 0 to t v dt plus i to t 0 અને 1L N t 0 to t v dt plus i N t 0 છે હવે સંકલન t 0 થી v dt દ્વારા તમારાની બધી શરતો એકત્રિત કરો તે 1L 1 વતા 1L 2 વતા થી 1L N t 0 t t 0 to t v dt વતા i1 t 0 વતા i2 t 0 વતા થી i N t 0 લખો i 1L eq t 0 to t v dt plus i t 0 છે જ્યારે 1 L eq 1L 1 plus 1L 2 plus 1L 3 plus 1up to LN સુધી તે સમાન છે કે જ્યારે તમારી અવરોધ સમાંતર હોય ત્યારે R eq 1R 1 plus 1R 2 આને અવરોધ જેવું જ ગમે છે અને ત્યાં પ્રારંભિક વસ્તુ i t 0 i 1 t 0 plus i 2 t 0 up to i N t 0સુધી આ સમીકરણ 31 છે અને આ સમીકરણ 32 છે તેથી સમાંતરમાં ઇન્ડક્ટર અવરોધ ની જેમ જ જોડાયેલા છે આગળ 2 3 ઉદાહરણ લઈશું તેથી ફક્ત આ જુઓ કરંટ 0 01 હેનરી ઇન્ડક્ટર દ્વારા કરંટ i t 5 t e પાવર 10 t એમ્પીયર ઇન્ડક્ટર ના સમગ્ર વોલ્ટેજ અને તેમાંથી સંગ્રહિત ઉર્જા નક્કી કરો કે v L di dt અને L ને 0 પોઇન્ટ 0 1 હેનરી આપવામાં આવે છે અને તે તમને 5 t આપવામાં આવે છે જે તમારા વોટ e ને પાવર માટે આપે છે 10 t તે આપવામાં આવે છે આપવામાં આવે છે તેથી v તમારું શું છે L d dt of i e છે તેથી તેનું વિકલન પાવરમાં 0 05 e બનશે 10 t વત્તા 0 05 t 10 e પાવર 10 t જો તે વી હશે બરાબર 0 05 1 10 t e પાવર 10 t વોલ્ટ તેથી સંગ્રહિત ઉર્જા અડધી Li 2 છે તેથી અડધા L આ તમારું i 2 છે તેથી25 t 2 e to the power 20 t તેથી તે પાવરમાં મૂળ રૂપે 0 125 t 2 e પાવર 20 t જુલ તેથી આ સરળ ઉદાહરણ છે આગળ 1 એ 5 મીલી હેનરી ઇન્ડક્ટર દ્વારા કરંટ શોધી કાઢવું જો તેની તરફનો વોલ્ટેજ 0 થી વધારે t માટે vt 30 t 2 હોય અને તે 0 થી t માટે 0 છે આ આપવામાં આવે છે તેથી 0 સેકંડ કરતા ઓછા 0 સેકંડની અંદર સંગ્રહિત ઊર્જા પણ નિર્ધારિત કરો આ કરવા માટે પણ કહેવામાં આવે છે તેથી જાણો કે i 1L t 0 to t vt dt plus i t 0 જેથી L 5 મીલી હેનરી આપવામાં આવે તેથી તે પાવર માટે 5 10 છે 3 હેનરી અને I 1your L that is 5 10 to the power 30 to t third v 30 vt 30 t 2 આપેલ dt વત્તા 0 તે છે તમારું તે 0 ખરેખર 0 કારણ કે જે પણ vt આપવામાં આવે છે અને કરંટ 5 મિલી એમ્પીયર શોધી કાઢો જો વોલ્ટેજ આજુ બાજુ છે કારણ કે vt 0 થી t 0 કરતા ઓછું છે તેથી આ કિસ્સામાં i t 0 0 તેથી તે 2000 t q એમ્પીયર છે તેથી p v i p ત્રીસ t 2 2000 t cube 6 10 પાવર 4 t tપાવર 5 છે અને સંગ્રહિત ઊર્જા પછી બાયટ આપવામાં આવે છે તે 0 થી 0 5 ની વચ્ચે પૂછવામાં આવ્યું છે તેથી આ 0 થી 0 5 pdt પી 6 10 ને પાવર 4 t પાવરમાં સંકલન કરો તેથી અહીં અવેજી બનાવો અને સંકલન કરો તમારા ઓમેગા 156 25 તે એક સરળ ઉદાહરણ સરળ ઉદાહરણ છે હવે બીજો 1 એ છે કે આકૃતિ 26 DC શરત હેઠળ સરળ સર્કિટ બતાવે છે i v C v L અને કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા નક્કી કરો તેથી આ એક સરળ સર્કિટ આપવામાં આવ્યું છે તે છે DC પરીસ્થીતી હેઠળ i v C v L શોધવા માટે છે આ i છે અને આ v C છે અને તે શોધવા માટે આ તમારું વોલ્ટેજ તમારું વોટ છે અને તમારી v L અને ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર માં સંગ્રહિત છે તે શોધવા માટે છે તેથી પ્રશ્ન એ છે કે DC પરિસ્થિતિ હેઠળ છે આપણે કેપેસિટર ને ખુલ્લા સર્કિટ થી બદલીએ છીએ DC માટે કેપેસિટર માટે જોવામાં આવે છે અને DC શરત માટે ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ હોવો જોઈએ તેથી તે શોર્ટ સર્કિટ ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ છે તેનો અર્થ એ કે આ 3 એમ્પીયર માં કોઈ કરંટ નથી તે 3 એમ્પીયર થી વહી રહ્યો છે કારણ કે તે ઓપન સર્કિટ છે કોઈ પ્રવાહ વહેતો નથી તેથી પછી તે શું હશે i તે 4 વત્તા 1 5 ઓહ્મ અને 10 વોલ્ટ છે તેથી તે 10 બાય 5 તેથી 2 એમ્પીયર હશે તેથી i અને તે જ સ્થિતિ આ શ્રેણીનો સરકીટ છે પછી કંઇ અહીં વહેતું નથી તેથી i અને i L તે સમાન છે તેથી i i L 10 ઉપર 4 વત્તા 1 2 એમ્પીયર અને vc કેપેસિટર ની ઉપર વોલ્ટેજ ખરેખર આ આ છે 1 આ તમારું વોલ્ટેજ vc છે આ તમારું વોલ્ટેજ vc છે અહીં કોઈ પ્રવાહ વહેતો નથી તેથી મૂળભૂત રીતે આ i વધુ સારી રીતે લખી શકું છું આ ખરેખર vc છે અને તે તમારું કરંટ છે i તમારી i L આ તરફ વહે છે તેથી vc 1 i L અને i L 2 એમ્પીયર vc મૂળભૂત રીતે 2 વોલ્ટ છે તેથી ચાલો હું તેને સમજાવું તેથી જ હવે vc 2 વોલ્ટ ની ઉર્જા અહીં કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા wc અડધી c vc છે તેથી તમારી અર્ધ સીને 0 1 10 ની પાવર આપવામાં આવી છે 6 ફેરાડ કારણ કે 0 1 માઇક્રોફેરાડે તેથી ફેરાડ vc 2 વોલ્ટ અથવા 2 2 જૂલ તેથી 0 2 માઇક્રો જુલ ્સ અને તે ઇન્ડક્ટર માં તમારું અર્ધ L i 2 હશે તેથી તે પાવરથી અર્ધ 0 2 10 હશે 3 થી 2 2 તેથી wL 0 4 માઇક્રો મિલી જુલ તેથી આ તમારું છે જે તમારી ઉર્જા તે ઈન્ડકટરમાં સંગ્રહિત કરે છે તેથી હવે પછીની આ સમસ્યા છે બીજી સમસ્યા એટલી સરળ સમસ્યા તે સરળ સમસ્યા છે તેથી આકૃતિમાં આ બતાવેલ છે આ આંકડો તેને 2 e પાવર આપવામાં આવે છે 10 t મિલી એમ્પીયર જો તેની પ્રારંભિક સ્થિતિ આપવામાં આવે તો 1 મિલી એમ્પીયર પ્રારંભિક શરતો શોધી કાઢે છે i1 0 પછી vt પછી v 1 પછી v 2 t પછી i 1 t અને i 2 t તેને શોધવા માટે તેથી આ સર્કિટ આપવામાં આવી છે આ સર્કિટ આપવામાં આવે છે જ્યારે 2 ઇન્ડક્ટર્સ સમાંતર ત્યાં હોય છે અને આ 2 ઇન્ડક્ટર્સ સમાંતર અર્થમાં હોય છે કે આ ઇન્ડક્ટર આ આ ઇન્ડક્ટર અને આ ઇન્ડક્ટર આ સમાંતર અર્થ છે કે સમકક્ષ ઇન્ડક્ટન્સ 12 એચ 12 હશે 4 વત્તા 12 દ્વારા વિભાજિત છે તેથી તે તમારું 3 હેનરી હશે અને પછી 2 હેનરી તમારા અવરોધની જેમ શોધવા માટે શ્રેણીમાં છે ઇન્ડક્ટર કેસ જે કંઇ પણ શ્રેણીના સમાંતર સંયોજનમાં જેણે ઇન્ડક્ટર કેસ અવરોધ માટે કર્યું છે તે આ જ છે અને આ પછી આ 2 હેનરી છે તેથી 2 વત્તા આ 3 સમકક્ષ તમારી વસ્તુ 5 હેનરી સમકક્ષ ઇન્ડક્ટર્સ હશે તેથી મને તે સમજાવા દો તેથી આ કિસ્સામાં i t 2 e પાવર માટે 10 t મિલી એમ્પીયર અને i 2 0 આપવામાં આવ્યું છે 1 મિલી એમ્પીયર તે આપવામાં આવ્યું છે હવે t 0 પર શોધી કાઢો કે t 0 ઇનપુટ અહીં આ અભિવ્યક્તિમાં કે t 0 તેથી તે કિસ્સામાં i 0 2 1 મેળવી શકું તેથી 1 મિલી એમ્પીયર છે તેથી પ્રારંભિક સ્થિતિ માટે આ નોડ પર આ સમયે તમારા કેસીLને iપીએપ્લ કરો i 0 i 1 0 વત્તા i 2 0 તેથી પછી અને તેમાંથી 1 આપવામાં આવે છે અને i 0 પણ ગણતરી કરું છું જેથી અન્ય 1 સરળતાથી મળી શકે તેથી ચાલો હું તેને સમજાવું તેથી તમારી પછી i 0 છે તે મળ્યું છે અને i 2 0 આપવામાં આવ્યું છે 1 એમ્પીયર તેથી હું 1 પ્રારંભિક સ્થિતિ જે તમારી પ્રારંભિક કરંટ છે જે 2 મિલી એમ્પીયર જેટલી બરાબર છે આપણે હમણાં જ ગણતરી કરી છે હું ગણતરી બતાવીશ કે તે 2 વત્તા 4 124 વત્તા બાર હશે તે 5 હેનરી હશે ફક્ત મેં બતાવ્યું તેથી vt તેનો અર્થ એ કે આ સર્કિટ છે તેથી આ તમારું v છે તેથી vt મારો અર્થ એ છે કે ઇક્વલન્સ સર્કિટ જો સમકક્ષ સર્કિટ ને ઓળખો તો આ ખરેખર તમારો v vt વત્તા છે અને આ ખરેખર તમારું 5 હેનરી છે અને આ કરંટ કહે છે તેથી તેથી જ અને આ ખરેખર તમારું L eq આ 5 હેનરી છે તો ચાલો હું તેને સમજાવું તેથી vt L eq di dt તેથી L eq 5 છે અને I 2 e to પાવર 10 t મિલી વોલ્ટ તેથી જો વિક્લાન લો તો તે vt 50e પાવરમાં બનશે 10 t મિલી વોલ્ટ છે હવે તેથી v 1 t will be 2 didt થશે મારો અર્થ જો શું છે તે આ છે 2 તમારા હેનરી અને વોલ્ટેજ v 1 છે તેથી તે 2 હશે જે તમારી L di dt છે તેથી અહીં તે તમારા v તમારા 2 di dt હશે જો અજાણ હોય તો આ આપવામાં આવે છે તેથી તે પાવર માટે 20 e છે હવે v v 1 વતા v 2 થી 10 t મિલી વોલ્ટ તેથી મારો મતલબ કે આ 1 તમારું આ વોલ્ટેજ v 2 અર્થ છે આ ખરેખર વોલ્ટેજ v 2 છે જેનો અર્થ છે આ બધામાં આ વોલ્ટેજ છે અને આ તે v 2 છે તેથી જો KVL લાગુ પડે છે જેથી તે v v 1 વત્તા વી 2 હશે તેથી મને તે સમજાવા દો તેથી તમારા v 2 v 2 t vt v 1 t અગાઉના 50 ઇ પાવરની ગણતરી કરી 10 t અને વી 1 t 20 ઇ પાવર 10 t બરાબર 30 ઇ પાવર પર 10 t મિલી વોલ્ટ i 1 t 1 ઉપર 4 0 થી v 2 dt વત્તા i 1 0 હશે તેથી 30 ભાગ્યા 4 અને તમારી પછી 0 થી t e પાવર વી 10 t dt અને i 1 0 2 જો વ્યવસ્થિત કરો તો સંકલન કરો અને સરળ કરો I 1 2 i 1 t 2 75 e પાવર પર 10 મિલી એમ્પીયર કૃપા કરીને સરળ બનાવો તેવી જ રીતે i 2 t 1 બાર 0 થી tv 2 dt વત્તા i 2 0 માટે તેથી તે 30 દ્વારા બરાબર 0 0 થી 30 થશે 10t મુકો અહીં v 2 t વત્તા તમારું i 2 0 આપવામાં આવ્યું છે તે જાણીતું છે 1 અને પછી સંકલન કરો અને સરળીકરણ કરી શકશો i 2 t 0 75 વત્તા 0 25 ઇ પાવર પર 10 મિલી એમ્પીયર આ i 2 t છે તેથી આ કેપેસિટર ઇન્ડક્ટર્સ સાથે વિષય બંધ છે 1 અને 2 ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે ઉદાહરણ 1 ની જેમ તેના માટે તે હલ કરશે તેથી આ તે વાંચો અને બધું વાંચતા નથી અહીં જવાબ આપવામાં આવે છે અને જવાબ પણ આપવામાં આવે છે આ આ જવાબ આપ્યો છે તેથી અહીં એક જ સમસ્યા હું અહીં આપીશ અને આ જવાબ છે અને આ તમારી સમસ્યા છે ફરી પાછા મળીશું